પછી જો તમે સમીકરણ 56 લો તો તે 2 પદ તે ખરેખર વર્ગાત્મક આવે છે હું તમને આ સમીકરણ માટે નાનું ઉદાહરણ આપીશ ઉદાહરણ તરીકે m 2 અર્થ એ થાય કે મારાPLossi12j12PgiBijPgj છે તેથી સામાન્ય રીતેPLossPg1B11Pg1Pg1B12Pg2Pg2B21Pg1Pg2B22Pg2Pg12B11B12Pg1Pg2B21Pg1Pg2B22Pg22આપણ ને મળે છે તેમજ B12 અને B21 જો તેઓ સમાન હોય તો પછી તે PLossPg12B112B12Pg1Pg2B22Pg22 થશે હવે જો તમે આદર સાથે Pg1ની સાપેક્ષે ડેરિવેટિવ લેશો તો તે 2Pg1B112B12Pg2 હશે તે ખરેખર એક વર્ગના ગાળાના હશે જો તમે આ વિસ્તરણ કરો અને જો તમે આ પદ નુ ડેરિવેટિવ લેશો તો સામાન્ય રીતે આ એક સમીકરણ છે તે સમયે ત્યાં કોઈ 2 સિગ્મા નથી કારણ કે તે ડેરિવેટિવ તો માત્ર એક સિગ્મા છે તેથી તેPLossPgi2j1mBijPgjહશે તેથી તે 2Pg1B112B12Pg2 હશે તેથી તે જ સમીકરણ તમારું PLossPgi2j1mBijPgj બની ગયુ છે તો આ ખરેખર તમારી 2 શરતો છે તેથી આ સમીકરણ ખરેખર છે જ્યારે પણ આપણે બધી પ્રકારની ચીજો બનાવતા હોઈએ છીએ ત્યારે જો તમે મારી સામે હોવ તો તમે મારી લખાણ લખવાની ભૂલ ને તમે તેને બ્લેક બોર્ડ પર સુધારી શકો છો પરંતુ અહીં કોઈ ભૂલ સુધારવા માટે નથી તેથી આનો અર્થ એ કે આ તમારુંPLossPgiછે હવે સમીકરણ 55 અને 56 તેથી આ તમારું સમીકરણ 55 અને 56 છે તેથી તમે આ મૂલ્ય PLossPgi ની કિમત ત્યા મૂકો છો જો તમે એમ કરો છો તો આ સમીકરણbi2diPgi2λj1mBijPgjλ અને bi2diPgi2λBiiPgi2λj1j≠imBijPgjλ મળે છે પછી આ સમીકરણમાંથી તમે લખી શકો છો આ સમીકરણ તમે Pgiλ bi 2λj1j≠imBijPgj2diλBiiલખી શકો છો આ સમીકરણ 57 છે હવે kth ઇટરેશન પર આ સમીકરણ 57 ફક્ત Pgi bi 2j1j≠imBijPgj2diBiiહશે આ સમીકરણ 58 છે તેPgi છે જો તમે આનો સારાંશ લેશો તો તે i1mPgiPLPLossછે અહીયા ટોટલ જનરેશનમા લોડ વત્તા નુકસાન શામેલ છે એજ રીતે સમીકરણ 58 ને સમીકરણ 59 માં મૂકો એટલે કે આ સમીકરણ Pgi એ તમે અહીં સમીકરણ 59 મૂકો છો તો અર્થ એ છે કે તમનેi1m bi 2j1j≠imBijPgj2diBiiPLPLoss આ આખી વસ્તુ ખરેખરનું ફંક્શન fλ છે કારણ કે અગાઉ આપણે fλ બરાબર PLPLossપણ જોઈ ગયા છીએ તેથી આ સમગ્ર સમીકરણ સમાન રીતે આ વસ્તુ f λછે અર્થ એ થાય કે તમને ∂f λ ∂λ જરૂર છે અર્થ એ થાય કે સમગ્ર બાબતનો ડેરિવેટિવ લેવો પડશે કારણ કે તમારે પુનરાવર્તિત રીતે તેને હલ કરવી પડશે તેનો અર્થ એ કે તે જ રીતે આ પણ fλKPLPLoss છે જેનો અર્થ સમીકરણ 61 થાય છે મને આશા છે કે તમે આ સમજી ગયા છો તે ગણિતનો થોડોક ભાગ છે તેથી જ્યારે હું આંકડા લઈશ ત્યારે તે સમયે તમે વધુ સમજી શકશો પરંતુ જુઓ હવે કોઈપણ ઓપરેટિંગ પોઇન્ટ પર કે જે પહેલાં λK જેવો જ છે તમે તેને ટેલર શ્રેણીમાં વિસ્તૃત કરો છો જેનો અર્થ fλK∂fλK ∂λ∆λKPLPLoss અને તમે જોયું છે કે ∆λK∆Pg∂fλK ∂λતે પણ આપણે જોયું છે અને ∆λK∆Pg∂fλK ∂λ∆Pgi1mPgi∂λ આ સમીકરણ જો તમે મૂળભૂત રીતે જોશો તો તે આખું Pgiસમીકરણ છે જે આપણે અહીં બદલી લીધું છે તેથી તેનો અર્થ એ છે કે ∆PgPLPLoss fλK fλK જેને તમે તમારા જનરેશનનું ફંક્શન કહો છો અહીયા દરેક પુનરાવર્તન વખતે જનરેશન બદલાઇ રહ્યું છે અને લોડ નિશ્ચિત છે પરંતુ ખોટ બદલાશે કારણ કે નુકસાન એ જનરેશનનું ફંક્શન છે તેથી તેનો અર્થ એ છે કે લોડ લોસ fλK fλKએ કંઈ નથી પરંતુ તમામ kth પુનરાવર્તન જનરેશનના સરવાળા જેટલુ છે kth પુનરાવર્તનમાં નુકસાન પણ બદલાતું રહે છે પરંતુ કુલ લોડ નિશ્ચિત છે તેથી આ i1mPgi∂λઅર્થ એ કે જો તમે આ સમીકરણનું ડેરિવેટિવ લેશો તો ઓછામાં ઓછું તમે આ ડેરિવેટિવ્ડ મેળવો છો જો હું ડેરિવેટિવ લખીશ તો તે બીજા કેટલાક પાના લેશે બીજા 2 પૃષ્ઠો લેશે તેથી હું નથી ઇચ્છતો કે આ હુ લખુ તેથી તમે કૃપા કરીને ડેરિવેટિવ કરો તેથી મેં જે કર્યું છે તે આ સંપૂર્ણ ડેરિવેટિવ છે ખરેખર મેં અહીં ડેરિવેટિવ લીધેલ છે તો i1mPgi∂λi1mdiBiibi 2dij1j≠imBijPgj2diBii2આ સમીકરણ 64 છે એટલે કે આ આ સમીકરણથી ∆Pg જાણીતું છે અને 64 પર થી આ પણ જાણીતું છે તેનો અર્થ એ કે તમે દરેક પુનરાવૃત્તિમાં સરળતાથી ડેલ્ટા લેમ્બડા કે ની ગણતરી કરી શકો છો તેથી આ K1K∆Kઆ સમીકરણ 65 છે તેથી તેનો અર્થ એ છે કે ખરેખર સમીકરણ 63 છે એટલે કે મેં તમને આ સમીકરણ 63 કહ્યું હતું તે ∆PgPL PLoss i1mPgiPgi તરીકે લખી શકાય છે કે જેનું સમીકરણ 66 છે આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમને આ સંપૂર્ણ તફાવતનો સારાંશ ન મળે ત્યાં સુધી આની વસ્તુ ઓછી હશે પછી એપ્સિલન સોલ્યુશન કન્વર્ઝ થશે તેથી તેનો અર્થ એ કે આપણે જે કંઇ પણ કર્યું છે એનો ઉદેશ લેમ્બડાને પુનરાવર્તિત કરવાનો છે અને નુકસાન સાથે અને નુકસાન વિનાની બાબતોને નિર્ધારિત કરવાનું છે ખોટની વસ્તુઓ વિના માફ કરશો ખૂબ જ સરળ લાગે છે અને નુકસાન સાથે કેટલીક વધુ શરતો ઉમેરવામાં આવી છે તે નુકસાનની અવધિ છે તેથી આ વસ્તુ છે તેથી ત્યાં કોઈ મૂંઝવણ હોવી જોઈએ નહીં હવે એક અંદાજિત નુકસાનના સૂત્રમાં માની લો કે તે આની જેમ આપવામાં આવ્યું છે તેથી PLossi1mBiiPgi2 જે સમીકરણ 67 છે તેનો અર્થ Bij0 0 તરીકે વપરાય છે તેથી કોઈ Bij ફક્ત Bii છે ત્યાં પછી સમીકરણ 58 એ ઘટાડો છે તે અર્થમાં 58 તમે કૃપા કરી Bij0 0 બદલો પરંતુ Bii ત્યાં હશે જેનો અર્થ kth ઇટરેશન પર આ સમીકરણ Pgi bi2diBii છે તે પછી આ સમીકરણ 64 માં તેનો અર્થ એ કે તમારી Bij ટર્મ ત્યાં નથી એટલે કે આ સમીકરણ સરળ થશે i1mPgi∂λi1mdiBiibi2diBii2 આ સમીકરણ 69 છે આ એક સરળ ઉદાહરણ છે જે મેં તમને આપ્યુ છે તેનો અર્થ છેBij ત્યાં નથી તેથી આ તમારું સમીકરણ 69 છે તેથી આ પુનરાવર્તિત રીતે તમે તમારા શોધી શકો છો તો ચાલો આપણે આના પર એક ઉદાહરણ લઈએ ત્રણ થર્મલ પ્લાન્ટ્સ ના કલાક દીઠ રૂપિયા આપવામાં આવે છે તેથી બળતણ કિંમત C150041Pg10 15Pg12 C240044Pg20 1Pg22 C330040Pg30 18Pg32આપવામાં આવે છે તમે લાઇનના નુકસાનની અવગણના કરો છો તે પહેલાં તમે નુકસાનની અને જનરેટર મર્યાદાની અવગણના કરશો જનરેટર મર્યાદા પણ નથી એ આપણે આગામી સમસ્યામાં ધ્યાનમાં લઈશું તમારે શ્રેષ્ઠ રવાનગી અને ઉત્તરોત્તર તકનીક દ્વારા કુલ બળતણ કિંમત ગ્રેડીયન્ટની પદ્ધતિ નો ઉપયોગ કરીને શોધવા પડશે લોડ 850 મેગાવોટ છે તેથી આ માહીતી a1500 b141 d10 15 a2400 b244 d20 10 a3300 b340 d30 18 સમીકરણ 43 Pgi bi2di નો ઉપયોગ કરીને આપવામાં આવે છે તેથી પ્રારંભિક મૂલ્ય 50 bi અને di જે તમને તે બધા માટે ઓળખાય છે જે C1 C2 C3આપવામાં આવે છે તેથી પ્રારંભિક મુલ્યો નો ઉપયોગ કરી તમે 50 ની ગણતરી કરો છો અને Pg1 Pg2 Pg3 ગણતરી પ્રથમ પુનરાવૃત્તિ પર કરો છો તેથી તે કિસ્સામાં Pg150 4120 1530MW Pg250 4420 1030MWઅને Pg350 4020 77MWમળે છે હવે આ તમારે મેળ ખાતુ નથી તેથી તમારે ∆Pgi કુલ લોડ માઈનસ કુલ જનરેશન બનાવવી પડશે માટે આ સૂત્ર છે તેથી પ્રથમ પુનરાવૃત્તિ પર તમે ત્યાં શું છે તે શોધી કાઢો તેથી પ્રથમ પુનરાવૃત્તિમાં જ્યારે K1 ∆Pg850 303027 23 MW જે મોટો તફાવત છે તેથી તમારે આગળના પુનરાવૃત્તિ માટે જવું પડશે પછી સમીકરણ 52 જે ∆Pgi1m12diPgi1312di છે જ્યારે k 1 છે ત્યારે ∆Pg12d112d212d3 આ બધા d1 d2 d3 મૂલ્ય જાણીતા છે અને અહીંથી તમારું Pg ના મૂલ્યો જાણીતા છે તેથી તમારા ∆λ ની ગણતરી કરો તેથી આ કિસ્સામાં ∆Pg12d112d212d3762 15120 10120 1868 6007 તેથી બીજા પુનરાવૃત્તિ પછીΔλ5068 6007 આ સાથે તમે ફરીથી Pg1 Pg2 Pg3ગણતરી કરો તેથી બીજું પુનરાવર્તન 118 6007 છે તેથી આ કિસ્સામાં તે Pg1118 6007 4120 15258 669MWહશે તેવી જ રીતે Pg2 ની બીજા પુનરાવર્તન પર કીમત મૂકતા તમને મળશે અહીંPg2118 6007 4420 0035MW તેથીPg3118 6007 4020 335MW તેથી Pg850 258 669373 0035218 આપણને તે −0 0075 મળી રહ્યું છે આનો અર્થ એ કે જો તમે તેનુ નીરપેક્ષ મૂલ્ય લો છો તો 0 0075 નુ નિરપેક્ષ મૂલ્ય તે ખૂબ જ નાનુ છે બીજા પુનરાવૃત્તિ પછી ઉકેલ કન્વર્ઝ થયુ છે અને તેથી તે શ્રેષ્ઠ ઉકેલ હશેPg1258 669MW Pg2373 0035MW Pg3218 6007RsMWhr તેથી કુલ CTC1C2C3 500 41 × 258669 0

0035 0

335 0 3352 69481Rshr તેથી હવે આપણે જનરેટરની મર્યાદા ના સમાન ઉદાહરણ ધ્યાનમાં લઈશું તે મર્યાદા ધ્યાનમાં લઈશું પરંતુ હવે આપણે જનરેટરની મર્યાદાને ધ્યાનમાં લઈશું તેથી તે 125 ≤ Pg1 ≤ 300 175 ≤ Pg2 ≤ 350 અને 100 ≤ Pg3 ≤ 300 છે તેથી તમારે ગ્રેડીયન્ટની પદ્ધતિનો ઉપયોગ કરીને પુનરાવર્તિત તકનીક દ્વારા શ્રેષ્ઠ રવાનગી નક્કી કરવી પડશે હવે તે જ ડેટા દરેક વસ્તુ માટે સમાન ડેટા છે પરંતુ અમે આ મર્યાદા લઈશું અને તમે જોશો કે પરિણામમાં શું બદલાવ આવે છે હવે પ્રશ્ન એ છે કે બીજા ઇટરેશન પછી એટલે કે અગાઉના ઉદાહણ 5 ના ઇટરેશન પછી Pg1 258 669 MW Pg2 373 0035 MW અને Pg3 218 335 MW મળ્યા છે તેથી તમે જોશો કે Pg2 ની નીચલી મર્યાદા 175 છે અને ઉપલી મર્યાદા 350 છે પરંતુ અહીં Pg2 373 0035 MW છે તેથી અમે આ મૂલ્ય લઈ શકતા નથી આપણે ફક્ત આ મર્યાદિત મૂલ્ય 350 MW લેવાનું છે તેનો અર્થ એ કે આ રીતે તે આ એકમ તેની ઉચ્ચ મર્યાદા પર નિશ્ચિત છે જેથી Pg2 ને 350 MW તરીકે લેવું આવશ્યક છે અને આ મૂલ્ય પર અચલ રાખવામાં આવે છે તેનો અર્થ એ કેPg2 નું મૂલ્ય અમારે 350 MW ફિક્સ કરવું પડશે તમે આને લઈ શકતા નથી આનો અર્થ એ કે આ જનરેટર 1 અને જનરેટર 2 આ યોગ્ય રીતે કાર્ય કરશે કારણ કે તેમની મર્યાદાઓનું ઉલ્લંઘન નથી જો તમે એમ કરો છો તો પછી આ બીજી પુનરાવૃત્તિ પછી તમને આ નવુ સમીકરણ Pg850 258 33523 MWમળશે હવે અમે Pg2373 લઈશું નહીં કારણ કે તે મર્યાદાનું ઉલ્લંઘન કરી રહી છે અમે ફક્ત આ 350 લઈશું જેથી હવે Pg223MW છે હવે સમીકરણ 52 મા આપણે આ Pg2ની મર્યાદા ધ્યાનમા લઇશુ ખરેખર એ સમીકરણ માં 350 છે તે સમીકરણ મા ∆23120 763છે તેથીΔλ118 3637 તેથી અર્થ એ થાય કે આ સાથે તમે ની Pg1 Pg2 Pg3માટે ની ગણતરી કરો તેથી Pg2 એ 350MW અચલ છે તે બદલાશે નહીં તેને તેની મર્યાદા ને સ્પર્શ કર્યો છે Pg1122 3637 4120 21MW તેની મહત્તમ મર્યાદા 300 છે Pg2350 અચલ અને Pg3122 3637 4020 79MW છે તેને તેની મહત્તમ 300 ની મર્યાદા ને સ્પર્શ કરી નથી તેથી તે આ 2 મર્યાદાને સ્પર્શતો નથી પરંતુ આ ત્યાં છે હવે તમે ગણતરી કરો Pg3850 271 0 તેથી Pg3 ત્રીજી પુનરાવૃત્તિ પર 0 થઈ રહ્યું છે એટલે કે સોલ્યુશન સંપૂર્ણ રૂપાંતરિત થયું છે તેથી તેનો અર્થ એ છે કે ત્રીજી પુનરાવૃત્તિ પછી કે તમારું Pg30 અને equality constraint ઇક્વાલીટી કંસ્ટ્રૈન્ટ પૂરી થાય છે અને Pg1 271 21MW Pg2 350 MW Pg3 228 79MW અને 122 3637 RsMWhr છે તેથી તમને મારી વિનંતી છે કે ઘણી બધી ગણતરીઓ જુઓ જે તમે અહીં જુઓ છો તે બધી ગણતરીઓ ખરેખર મારા દ્વારા કરવામાં આવી છે તેથી જો તમને કોઈ ભૂલ જણાય અને કાંઈ પણ ગણતરીની ભૂલ અથવા ક્યાંય પણ લેખનની ભૂલ મળી હોય તો કૃપા કરીને મને જણાવો કે જેથી હું આ બાબતોને સુધારી શકું હું ઘણી વાર પુનરાવર્તન કરું છું કારણ કે આ બધી ગણતરીઓ મારે મારી જ કરવાની છે અને હું તમને કેમ કહું છું મારો અર્થ છે કે જ્યારે તમે આ સાંભળો ત્યારે તમારો સહયોગ જરૂરી છે તેથી હવે પછી આપણે બીજા ઉદાહરણથી શરૂઆત કરીશું તેથી હવે ઉદાહરણ 4 નો વિચાર કરો આપણે 4 પાવર લોસ સમીકરણ સાથે ઉદાહરણ લઈશું આ નુકશાનનુ ઉદાહરણ 4 છે જેની માહિતી આપવામાં આવે છે પરંતુ આ નુકશાનના સમીકરણ ને આપણે PLoss0 0008Pg22 લઇશુ આ ખોટનુ સમીકરણ આપવામાં આવ્યુ છે જે B11 અને B22 છે આ B ગુણાંક અન્ય વસ્તુઓ કે જે હું તમને અંતમાં કહીશ મારો અર્થ છે કે જ્યારે આ આર્થિક લોડ રવાનગી સમાપ્ત થઈ જશે તે પછી હું તમને કહીશ તેથી આ સોલ્યુશન IC1 IC2 બંને એક સરખા છે અગાઉ આપણે જોયું છે કે બંને સમાન છે સમાન ડેટા છે તમે PL 370MW સમાન લોડ અને સમાન ડેટા લઈ રહ્યા છો એનો અર્થ એ થાય કેb141અને d10 175 કારણ કે જ્યારે તમે ડેરિવેટિવ લેશો તો ખરેખર તે b12d1જે તમારુ b22d2 છે તેથી 2d10 35 અહીં પણ 2d20 35 એટલા માટેd10 175 એનો અર્થ એ થાય કેb141અને d10 175 કારણ કે જ્યારે તમે ડેરિવેટિવ લેશો તો ખરેખર તે b12d1જે તમારુ b22d2 છે તેથી 2d10 35 અહીં પણ 2d20 35 એટલા માટેd10 એ જ રીતે d20 હવે આ ખોટનુ સમીકરણ B110 0005 અને B220 0008આપવામા આવ્યુ છે હવે સમીકરણ 68 Pgi bi2diBii તેથી આ કિસ્સામાં તમારે શું કરવાનું છે તમારે કેટલાક પ્રારંભિક મૂલ્યો શરૂ કરવા પડશે તમે જે કરી શકો છો તેના પર પ્રારંભિક મૂલ્ય કહેવા જેટલું છે 60 તેથી આ પ્રારંભિક મૂલ્ય સાથે તમે Pg1 મેળવી શકો છો આ સમીકરણ 68 છે આ સમીકરણમાં પછી તમે કિમત મૂકશો તો તમને Pg120 175600 37MWમળશે એજ રીતે Pg220 0000852 83MWમળશે પછી પાવર લોસ માટેનુ સમીકરણ આપવામાં આવે છે તમે કિમત મુકો તો તમને Pg1 Pg2 મળશે PLoss0 367MW તેથી એકવાર તમે તે મેળવી લો પછી તમે મેળ ન ખાતુ હોય તે તપાસો પછી તમને તે ∆Pg13700 3657 53 3752 83264 1657MW મળશે જેથી આગળના પુનરાવૃત્તિ માટે જવું પડશે અને આપણે ∆λ શોધીશું તેથી સમીકરણ માંથી આપણી પાસે i1mPgi∂λi1mdiBiibi2diBii2 છે ફક્ત તે બધા મૂલ્યો મૂકો જો તમે આવું કરો છો તો i1mPgi∂λd1B11b12d1B112d2B22b22d2B222 તમારા માટે જાણીતા આ બધા મૂલ્યોને બદલો કિમત મૂક્યા પછી તમને 5 551 મળશે તેથી સમીકરણ 62 થી ∆Pgi12Pgi∂λ264 55147 59 મળશે મતલબ કે Δλ6047 59107 59 તેથી બીજા પુનરાવૃત્તિ માટે આ કિંમત તમે સમીકરણમાં મૂકો તમને Pg1 Pg2 મળશે તે Pg1184 58MW Pg2181 34MWતથા પાવર લોસ તમને એ જ સમીકરણ મા Pg1 Pg2 મૂકતા તમને 4 334MW મળશે આભાર ફરીથી અમે આવીશું